બધાને નમસ્તે એન્જીનિયરિંગ ડ્રોઈંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ Engineering Drawing Computer Graphics પરના આપણાં NPTEL ઓનલાઇન સર્ટિફિકેટ કોર્સમાં આપનું સ્વાગત છે આપણે મોડ્યુલ નંબર 3 લેક્ચર નંબર 27 માં છીએ છેલ્લા ક્લાસમાં આપણે ત્રિ પરિમાણીય ઓબ્જેક્ટનું નિર્માણ કરેલું ઉદાહરણ તરીકે આને ધ્યાનમાં લેતા આ ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખીને આપણે સામેનો દેખાવ અને ઉપરનો દેખાવ બનાવવાનો પ્રયાસ કર્યો અને હોમવર્ક તરીકે મે તમને આ બાજુનો દેખાવ બનાવવાનું કહેલું આ પ્રોબ્લેમનું સોલ્યુસન આ છે અહીં આપણે ઉપરનાં દેખાવની લાઈનોનું અવલોકન કરવું પડશે સામેનાં દેખાવની લાઈનો અહીં એકરુપ થાય છે અને બાજુનો દેખાવ તે લાઈનો વડે બંધાયેલ હશે અને આ ઓબ્જેક્ટ અહીં પ્રોજેકટ કરવામાં આવશે અને આ વર્તુળ અહીં પ્રોજેકટ કરવામાં આવશે વર્તુળનું કેન્દ્ર ત્યાં છે આજના ક્લાસમાં આપણે આ વિશે વધુ વિગતો જોઈશું ઓબ્જેક્ટ માટે આ સામેનો દેખાવ ઉપરનો દેખાવ અને બાજુનો દેખાવ છે ચાલો આપણે આ સીડી માટે ઓર્થોગોનલ પ્રોજેક્શન જોઈએ તેથી અહીં આપણી પાસે એક બ્લોક છે 30 mm બાય 30 mm નો લંબચોરસ બ્લોક બ્લોક આ બોક્સમાં ફિટ થાય છે તેથી જો આપણે તે બોક્સની અંદર કંઈક બનાવતા હોઈએ તો આ સીડી ની બનાવટ નિશ્ચિત છે જ્યારે આપણે આ સીડીનાં જોડાણને જોઈ રહ્યા હોય ત્યારે પ્રથમ પગથિયાનું અંતર 10 mm છે બીજું પગથિયું પણ 10 mm અને બાકીનું પણ 10 mm છે આ દિશામાં 15 mm પછી આપણી પાસે અન્ય પગથિયાની લંબાઈ 15 mm છે અને આ 15 mm છે અને બીજું આ પણ 15 mm છે જે આપણી પાસે છે આ પ્રકારનું આપણે બનાવવા જઈ રહ્યા છીએ ચાલો આપણે તે એક પછી એક જોઈએ સૌ પ્રથમ આપણે દેખાવો ઓળખવા પડશે મહત્તમ પરિમાણો આ દિશામાંથી દેખાય છે તેથી તે પસંદ કરો આને સામેના દેખાવ માટેની દિશા પસંદ કરો અને આ ઉપરનાં દેખાવ માટેની હશે અને આ બાજુનાં દેખાવ માટેની દિશા આવશે હવે જુદા જુદા પ્લેનમાં આ દેખાવો પ્રોજેક્ટ કરો તે 1st ક્વાડ્રંટ પ્રોજેક્શન પ્લેનમાં હોઈ શકે છે તેથી સપાટીઓની પાછળની બાજુ ઓપેક હશે તેથી જો હું આ સંપૂર્ણ ભાગને તે પ્લેન પર સામેનાં દેખાવ તરીકે પ્રોજેક્ટ કરું તો આપણે જે જોઈશું તે આ મેજન્ટાવાળો ભાગ સ્ટેપ તરીકે છે તેથી આ મેજન્ટાવાળો ભાગ આપણે તે ઓપેક પ્લેન પર સ્ટેપ તરીકે જોઈશું કારણ કે આપણે આ સપાટીઓ જોઈ શકતા નથી બાકીની સપાટી જે આપણે જોઈ શકીએ છીએ તે આ ભાગ સાથેનો જાંબલી છે તેથી આપણે તે કેસ માટે શું જોઈશું આ સ્ટેપ આપણે જોઈશું તેથી આ જાંબલી અને આ જાંબલી ભેગા થાય છે અને આ મેજન્ટા અને આ મેજન્ટા ભાગ ભેગા થાય છે ચાલો આપણે ઉપરનો દેખાવ જોઈએ ઉપરનાં દેખાવ માટે તે ઓપેક પ્લેન નીચે છે તેથી જ્યારે આપણે આને પ્રોજેક્ટ કરી રહ્યા હોય આ L આકારનું અહીં L આકારમાં પ્રોજેકટ થાય છે આ ભાગ ત્યાં દેખાશે આ સ્ટેપ ત્યાં લંબચોરસ તરીકે અને આ સ્ટેપ અન્ય લંબચોરસ તરીકે દેખાય છે એ જ રીતે જો આપણે બાજુનાં દેખાવ માટે જોઈએ તો આ બાજુનાં દેખાવની દિશા છે મુખ્યત્વે આપણને આ L આકાર દેખાશે અને તે L આકાર આ હશે આ સપાટી આપણે જોઈ શકતા નથી આ સપાટી આપણે જોઈ શકતા નથી જો કે આ સપાટી અને તે સપાટી દેખાય છે તેથી આ સમગ્ર લંબચોરસ ભાગ તે સમગ્ર લંબચોરસ ભાગ દેખાશે એ જ રીતે આ લંબચોરસ ભાગ પણ ત્યાં દેખાય છે તે જેવું લાગે છે તેવું છે તે પછી આપણે શું કરીશું કારણ કે તે 1st ક્વાડ્રંટ છે આ આખું ઓપેક પ્લેન અહીં ઉપરના દેખાવ માટે આવે છે આને અનફોલ્ડ કરતાં આ સામેનો દેખાવ અહીં આવે છે અને આ આપણે તે દિશામાં અનફોલ્ડ કરવું પડશે તેથી આપણો બાજુનો દેખાવ અહીં આવે છે આપણે બાજુનો દેખાવ ડાબી બાજુથી જમણી બાજું તરફ જોઈ રહ્યા છીએ તો તે ડાબી બાજુનો દેખાવ છે આ રીતે આપણે આ પ્રોજેક્શન લેવાં પડશે તેથી તે શીટ પર દોર્યા પછી સૌ પ્રથમ આપણે સામેનો દેખાવ બનાવીશું આ 10 mm છે ફરીથી આ 10 mm છે આ 10 mm છે અને આ 30 mm હશે તેથી 30 બાય 30 નું ચોરસ આપણે બનાવીશું ત્યાં તે 15 mm આપણે 10 mm ઉપર જઈ બ્લોક બનાવીશું ફરીથી 10 mm ઉપર જઈશું બ્લોક બનાવીશું બીજા 10 mm ઉપર જઈશું અને એક બ્લોક બનાવીશું એકવાર તે થઈ જાય આ રેખાઓને નીચે પ્રોજેક્ટ કરો જગ્યા છોડી દો આપણે જે જોયેલું તેમ 4 mm થી 20 mm ની જગ્યા હોવી જોઈએ સામાન્ય રીતે આપણે તે ચિત્રના આધારે છોડીએ છીએ ફરીથી એક ચોરસ 30 mm બાય 30mm નું બનાવો જેમાં આ લાઈનો નીચે પ્રોજેકટ કરવામાં આવશે આ લાઈનો નીચે પ્રોજેકટ કરવામાં આવશે અને આપણે જે જોવા જઈશું તે આ પ્રકારના બ્લોક્સ છે આ રીતે આપણે ઉપરનો દેખાવ બનાવીશું એકવાર તે થઈ જાય પછી લાઈનો આ દિશામાં પ્રોજેક્ટ કરો કારણ કે આ તે લાઈન છે જેને આપણે પ્રોજેક્ટ કરીશું ફરીથી ઓછામાં ઓછું 4 થી 20 mm નું અંતર છોડી દો 30 mm બાય 30 mm નું ચોરસ બનાવો આ લાઈનોને પ્રોજેક્ટ કરો અને આ બનાવો તેથી પ્રોજેક્શન પછી એવું લાગે છે કે આપણી પાસે આ ચિત્ર હશે તેથી આ વિભાગના હોમવર્ક તરીકે ચાલો આ ઓબ્જેક્ટને આ પ્રકારની પિનની કલ્પના કરીએ તેથી આપણી પાસે અહીં બેઝ છે ત્યાં એક લંબચોરસ બેઝ પ્લેટ છે જેના પર આ પ્રકારની પિન સોલ્ડર કરવામાં અથવા જોડવામાં આવે છે તેથી તમે તેના વિશે બે ઓબ્જેક્ટની જેમ વિચારી શકો છો એક આ નીચેની પ્લેટ છે તેથી આ ડેશ તે પ્લેટમાં છે કે તેની ઉપર આપણી પાસે આ પિરામિડ આકારનું સ્ટ્રક્ચર છે તે પિન જેવું કંઈક છે જે આપણી પાસે છે તેથી ત્યાં આ પ્રકારની પિન છે પ્રથમ અને બીજો ભાગ એકવાર આપણે આ બીજો ભાગ તેની ઉપર જોડીએ તે આવું લાગે છે જો તેમ હોય તો આપણે ઓબ્જેક્ટના દેખાવો બનાવી શકીએ સૌ પ્રથમ તે કરવા માટે આપણે નક્કી કરવું પડશે કે કઈ દિશા આપણને મહત્તમ પરિમાણો અને ન્યૂનતમ છુપાયેલી લાઈનો આપે છે આપણે આ દિશામાં સામેનો દેખાવ પસંદ કરીશું આ સામેનાં દેખાવની દિશા છે જ્યારે આપણે તે જોઈશું આપણે આ આખી પ્લેટ અહીં જોઈ શકીશું ત્યારે આ લાઇનો ત્યાં મેચ થાશે અને આ આખો ભાગ આપણે જોઈશું અને આ લાઈનો ત્યાં મેચ થાશે આ લાઈનો ત્યાં મેચ થાશે તેથી જો આપણે સામેનો દેખાવ દોરીએ તો તે આના જેવું લાગે છે ત્યાં ત્રિકોણાકાર ભાગ છે અહીં અને ત્યાં કંઈક આવું આવશે અને નીચે ત્યાં છુપાયેલું છે તે ચોક્કસ ઉંચાઈ પર ત્યાં એક સ્લોટ છે તેથી આપણી પાસે આવું કઈંક હોવાનું માનવામાં આવે છે જો આપણે ઉપરથી જોતા હોઈએ તો આ આખું આની સમાંતર આવે છે આપણને આ લંબચોરસ દેખાય છે તેથી કદાચ આ લંબચોરસ આપણે જોઈશું જો ત્યાં મધ્યમાં કોઈ લાઈન જેવું છે તો અહીં ક્યાંક આપણને લાઈન જોવા મળશે અને તે લાઈન આ બિંદુઓ પર મળે છે તેનો અર્થ એ કે અહીં ક્યાંક આપણે તેને જોડીએ છીએ તો ચાલો આ ભાગને દૂર કરીએ તેથી આ બિંદુએ આ બિંદુએ બે લાઈનો ત્રિકોણાકાર રીતે મળે છે એ જ રીતે પાછળની બાજુએ આપણી પાસે ત્યાં ત્રિકોણાકાર ભાગો મળે છે અને તેને જાડાઈ છે જે ત્યાં આવે છે તેથી ફરીથી અહીં અને ત્યાં થોડી જાડાઈ હશે તે દિશામાં જતી લાઈન જે તે સ્થાન પર મળે છે કારણ કે અહીં થી અહીં સુધી લંબાઈ લાંબી છે અહીં થી અહીં સુધી લંબાઈ ટૂંકી છે તેથી તેના પર મળે છે અને ત્યાં એક લાઈન જે દેખાતી હોવી જોઈએ તેથી આ રીતે દેખાતી હોવી જોઈએ અને કારણ કે તે અહીં થી ત્યાં સુધી એક સતત લાઈન છે તે આખા ત્રિકોણને જોડે છે તે ત્યાં જોડાય છે અને આ બંને જોડાય છે કારણ કે આ લાઈન તે બાજુએ અને તે બાજુએ પણ આપણે જોઈશું તેથી જ્યારે આપણે બનાવી રહ્યા હોય ત્યાં સામેનાં દેખાવ જેવા કેટલાક દેખાવો મેચ થાય છે આ રીતે આપણને શું મળે છે આપણે જે દોર્યું છે તે આ ભાગ આપણે દોર્યું છે આ પણ આપણે દોરેલું છે અને આ ભાગ આપણે દોર્યું છે પરંતુ આ લાઈન આ લાઈન સાથે મેચ થાય છે તેથી તે એક બંધ ઓબ્જેક્ટ હોવો જોઈએ જે આપણે જોઈએ છીએ તમારો ખુબ ખુબ આભાર હવે પછીના ક્લાસમાં આપણે થોડા વધુ પ્રોબ્લેમ અને તેના દેખાવો કેવી રીતે બનાવવાં તે જોઈશું